વળાંકવાળી સપાટીના મશીનિંગ પર પ્રશ્ન અને ચર્ચા મશીન ટૂલ્સ અને પ્રક્રિયાઓનું કમ્પ્યુટર ન્યૂમેરિકલ કંટ્રોલ ના ખુલ્લા ઑનલાઈન અભ્યાસક્રમના 20માં અને છેલ્લા વ્યાખ્યાનમાં દર્શકોનું સ્વાગત છે તો ચાલો આપણે છેલ્લા 4 વિષયો પરની કેટલીક ચર્ચા અને બહુવિધ પસંદગી પ્રશ્નો તરફ સીધા જ આગળ વધીયે પહેલા પ્રશ્ન સાથે પ્રારંભ કરીયે તો આઈસોસ્કેલોપ મશિનિંગ એક બોલ એન્ડેડ મિલિંગ કટર મશીનિંગ દ્વારા 3 અક્ષ સીએનસી મશીન પર ફ્રી ફોર્મ સપાટી દ્વારા હાથ ધરવામાં આવે છે બરાબર તેથી આઈસોસ્કેલોપ મશિનિંગ બોલ એન્ડેડ મિલિંગ કટર 3 અક્ષ મશીન ફ્રી ફોર્મ સપાટી હોય છે આ કિસ્સામાં સ્કેલોપ ઊંચાઈ સપાટી પર એકસમાન હોય છે બીજો વિકલ્પ એ છે કે 2 કટર પાથ વચ્ચેની સ્કેલોપ ઊંચાઈ હંમેશા સમાન હોય છે પરંતુ તે સમાન સપાટી પરના 2 અન્ય કટર પાથ વચ્ચેની ઊંચાઈ કરતા અલગ હોય છે ત્રીજી સ્કેલોપ ની ઉંચાઈ અને d અવ્યવસ્થિત રીતે બદલાય છે અને બીજુ કંઈ નહીં સૌપ્રથમ આપણે c ને દૂર કરી શકીયે છીએ હા તે યોગ્ય નથી સ્કેલોપ ની ઉંચાઈ એક સમાન હોવી જોઈયે બીજુ અને a અને b છે જયારે a સૂચવે છે કે તે આખી સપાટી ઉપર એકસરખું છે અને b સૂચવે છે કે સ્કેલોપ ની ઉંચાઈ માત્ર એક ખાસ કટર પાથ માટે જ એક સમાન હોય છે b ખોટું છે જો આઈસોસ્કેલોપ મશિનિંગ વિશે વાત કરવામાં આવી રહી હોય તો સ્કેલોપની ઉંચાઈ આખી સપાટી પર સમાન હોવી જોઈયે તેથી વિકલ્પ a સાચો છે 3 અક્ષીય મશીનીંગની ફ્રી ફોર્મ સપાટી પર બોલ એંડ મિલિંગ કટર નો ઉપયોગ કરનાર સપાટી પર ફોરવર્ડ સ્ટેપ ના માપદંડ નક્કી કરીયે તો તેથી આપણે અત્યાર સુધી તેનો ઉલ્લેખ નથી કર્યો કે શું તે આઈસોસ્કેલોપ આઈસો પ્લાનર કે આઈસો પેરામેટ્રિક છે તેથી તે સામાન્ય કિસ્સો છે તેથી તેના માપદંડ તરીકે સપાટીની સમાન રફનેસ સ્કેલોપ દ્વારા બનાવવામાં આવેલ કટર પાથ ના સમાન સાઈડ સ્ટેના ઓર્થોગોનલ સપાટીના સ્વરૂપથી છૂટછાટ વિચલન અન્ય કંઈ નહી અહીં સૌ પ્રથમ આપણે ફોરવર્ડ સ્ટેપ વિશે વાત કરી રહ્યા છીએ અને સ્કેલોપ્સ દ્વારા બનાવેલ સપાટીની સમાન રફનેસ ચિત્રમાં આવતી નથી તેથી પ્રથમ સંબંધિત નથી બીજુ પણ સાઈડ સ્ટેપ્સ વિશે વાત કરે છે અને તેથી તે પણ સંબંધિત નથી તેથી a અને b સાચા નથી C સપાટીના સ્વરૂપથી છૂટછાટ વિચલનને જણાવે છે અને આ સાચું છે આપણે ડિઝાઈન સપાટીથી e ફોર્મ ની છૂટછાટ ને સહન કરી રહ્યા છીએ અને તે રીતે c યોગ્ય છે મને માફ કરશો જો બેઝીઅર વળાંક પર 18 નિયંત્રણ બિંદુઓ હોય તો બરાબર તો બેઝીઅર વળાંક ની પદાવલિમાં પરિમાણની સૌથી વધુ ઘાત 19 18 17 3 હશે અન્ય કંઈ નહીં અહીં આપણે પહેલાથી જ અભ્યાસ કર્યો છે કે જો ત્યાં n નિયંત્રણ બિંદુઓની સંખ્યાવાળા બેઝીઅર હોય તો તેની સર્વોચ્ચ ઘાત n 1 હશે તેથી c સાચો જવાબ છે તમે CL બિંદુને શોધવા માટેનો મેટલેબ પ્રોગ્રામ બનાવો છો તેથી કટરના સ્થાન બિંદુઓ શોધી કાઢો તે કટર પરનું એક નિશ્ચિત બિંદુ હોઈ શકે છે કે જે રાઉન્ડ નોઝ ટૂલના બોલના છેડાનું કેન્દ્ર હોઈ શકે છે તેથી બોલ એન્ડ મિલિંગ કટર દ્વારા ફ્રી ફોર્મ સપાટીને કાપવા માટેના CL બિંદુઓ શોધવા માટે 3 અક્ષ મશિનિંગ સેન્ટર પર બોલનો વ્યાસ પણ 5 મિલીમીટર આપવામાં આવેલ છે તમે યંત્ર પર CL બિંદુઓ સાથેના G અને M કોડસ પ્રોગ્રામ ને અપલોડ કરો છો પરંતુ શોધો કે કટરનો વ્યાસ ખરેખર 10 મિલીમીટર છે તેનો અર્થ એ છે કે સ્પિન્ડલ પર એક વાસ્તવિક કટરને લગાવેલ છે અથવા તે કટર તમારી પાસે ઉપલબ્ધ છે જેનો તમારે ઉપયોગ કરવો પડશે અને જેનો વ્યાસ 10 મિલીમીટર છે જ્યારે તમારો પ્રોગ્રામ 5 મીલીમીટર ના બોલ વ્યાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે તેથી પરિણામે વિકલ્પો છે ફોર્મ સચોટ નહીં હોય અને બીજો વિકલ્પ છે કે કોઈ સમસ્યા નથી તમે આ પ્રોગ્રામ સાથે આ ટૂલનો ઉપયોગ કરો છો હકીકતમાં સપાટીનું ફિનિશ વધુ સારું છે ત્રીજો વિકલ્પ તમે G41 અને G42 સાથે ઑફસેટ ફાઈલ માં 10 મિલીમીટર કટર વ્યાસ જાહેર કરો છો એટલે કે તમે કટર ત્રિજ્યા છૂટછાટ અથવા કટર વ્યાસ વળતરની સહાય લઈ રહ્યા છો અને પછી તમે આ વ્યાસ 10 મિલીમીટર લઈ રહ્યા છો અને કોઈ સમસ્યા નહીં હોય અને ચોથો વિકલ્પ છે CC ડેટા નો ઉપયોગ કરવામાં આવ્યો છે CL ડેટા નો નહીં તેથી ચાલો આપણે તપાસ કરીયે કે શું સાચું હોઈ શકે સૌ પ્રથમ તો CC ડેટા નો ઉપયોગ થવો જોઈયે CL ડેટા નહીં આ સાચું નથી આપણે આ અંગે ઘણી સારી ચર્ચા કરી છે CL ડેટા આવશ્યક છે તેથી d નથી આગળ ફોર્મ સચોટ નહીં હોય આ બરાબર લાગે છે પરંતુ સૌ પ્રથમ ચાલો આપણે શોધી કાઢીએ કે તમે બીજાઓ વિશે જાણો છો જો તમે આ પ્રોગ્રામ સાથે આ ટૂલનો ઉપયોગ કરો છો તો કોઈ વાંધો નથી હકીકતમાં સપાટીનું ફિનિશ વધુ સારું રહેશે જુઓ કે જો તમે 5 મિલીમીટર વ્યાસ માટે કટરનું સ્થાન શોધી રહ્યા હોય અને તેના બદલે 10 મિલીમીટર વ્યાસનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો સ્વાભાવિક રીતે જે સપાટી ઉત્પન્ન થઈ રહી છે તે ભિન્ન હશે આપણે આ ક્ષણે સપાટીના ફિનિશની ચિંતા નથી કરતા આપણે ફોર્મ વિશે પરેશાન છીએ અને ફોર્મ ચોક્કસપણે જુદો હશે અને તેથી b વિકલ્પ બરાબર નથી આગળ તમે ઑફસેટ ફાઈલ માં 10 મિલીમીટર કટર વ્યાસ જાહેર કરો છો અને G41 અને G42 કિસ્સો હોઈ શકે છે આ પણ યોગ્ય નથી કારણ કે G41G42 કટર વ્યાસનું વળતર અથવા ત્રિજ્યા વળતર ફક્ત પ્લાનર મશીનિંગ માં જ લાગુ થાય છે જેનો અર્થ બે પરિમાણીય મશીનિંગ થાય છે પરંતુ અહીં આપણે 3 પરિમાણોમાં આગળ વધી રહ્યા છીએ જેથી તમે જાણો છો કે કટર આનો ઉપયોગ નહી કરી શકે અને તે કિસ્સામાં ટૂલને યોગ્ય રીતે ઑફસેટ કરશે તેથી c વિકલ્પ પણ યોગ્ય નથી તેથી a સાચો જવાબ છે સીએનસી ફ્રી ફોર્મ મશીનિંગ દરમ્યાન બોલ એન્ડ મીલીંગ દ્વારા ત્રણ અક્ષીય મશીન પર કટર દ્વારા સંપર્ક કરાયેલ ફ્રી ફોર્મ સપાટી પરના બિંદુઓ તે બિંદુઓ હોય છે કે જેના દ્વારા કટરનું કેન્દ્ર ખસેડવામાં આવે છે આ તે બિંદુઓ હોય છે કે જેના દ્વારા કટર ના સૌથી નીચેના બિંદુઓ પસાર થાય છે જેને કટર લોકેશન બિંદુઓ કહેવામાં આવે છે અન્ય કંઈ નહીં પહેલો વિકલ્પ છે કે તે બિંદુ ઓ કે જેમાંથી કટરનું કેન્દ્ર પસાર થાય છે તે ચોક્કસપણે નથી કારણ કે આ ફ્રી ફોર્મ સપાટી પરની રેખાઓ છે અને તેથી જો તમે આ બિંદુઓ માંથીને કટરના કેન્દ્રને પસાર કરો છો તો દાગીનાના ભાગનું પણ મશીનીંગ થશે જેને તમે ચોક્કસપણે ઈચ્છતા નથી બીજો વિકલ્પ એ છે કે તે એ બિંદુઓ છે કે જેમાંથી ને કટરના સૌથી નીચેના બિંદુઓ પસાર થાય છે આ પણ યોગ્ય નથી કારણ કે જ્યારે ફ્રી ફોર્મ સપાટી પરના બિંદુઓને કટર દ્વારા સંપર્ક કરવામાં આવે છે ત્યારે તેની ફ્રી ફોર્મ સપાટી હોવી જોઈયે અને કટર એકબીજાને સ્પર્શ કરે છે જે એક બીજા ને સ્પર્શક હોય છે અને જો નીચેનો બિંદુઓને ફક્ત આ રીતે અવ્યવસ્થિત રીતે મૂકવામાં આવે તો તે યોગ્ય કટર પાથ ઉત્પન્ન કરી શકશે નહીં તળિયે આવેલા બિંદુઓ તમામ કિસ્સાઓમાં ફ્રી ફોર્મ સપાટી પરના આ બિંદુઓ સાથે સ્પર્શક ન પણ હોઈ શકે તેથી આ પણ યોગ્ય નથી આ બિંદુઓને કટર લોકેશન પોઈન્ટસ કહેવામાં આવે છે જે બરાબર નથી અને દેખીતી રીતે તેઓ કટર સંપર્ક બિંદુઓ છે તેથી જવાબ છે અન્ય કોઈ નહીં એક ફ્રી ફોર્મ સપાટી ઉભી સપાટી દ્વારા કાપવામાં આવે છે સપાટી પરના X બિંદુ સાથેનો સામાન્ય ઉભી સપાટીમાં સમાવિષ્ટ નથી તેથી બિંદુ X માટે ચાલો મને આ આકૃતિ દોરવા દો આ સપાટી છે અને આ ઉભી સપાટી છે અને આ બિંદુ X છે બરાબર આ બિંદુ X છે અને આપણે કહી રહ્યા છીએ કે ફ્રી ફોર્મ સપાટીને આ બિંદુએ લંબ હોય છે જે ઉભી સપાટીમાં સમાયેલ નથી તેથી તે ઉભી સપાટીથી દૂર હોય છે આવા કિસ્સામાં પ્લેન અને સપાટીના આંતરછેદ વળાંક સપાટીમાં સમાવિષ્ટ નહીં હોય તેથી આનો અર્થ એ થાય છે કે આપણે જે કહીએ છીએ તે છેદન વળાંક છે પહેલો વિકલ્પ છે કે આ સપાટીમાં નહીં હોય આ એકદમ ખોટું છે કારણ કે આંતરછેદ વળાંક ચોક્કસપણે સપાટી સાથે સંબંધિત હોય છે અને તે સંપૂર્ણ રીતે સપાટી સાથે સંબંધિત હોય છે અને બંને દ્વારા સમાવિષ્ટ હોય છે આગળનો વિકલ્પ લંબ p છે તેથી આ સપાટીનો લંબ p છે આ સપાટી સાથેનો લંબ p છે અને આ n છે જે ઓર્થોગોનલ નહીં હોય જુઓ કે જો તે p સાથે લંબરૂપ હોય તો એટલે કે જો n p સાથે લંબ હોય તો જે બધી રેખાઓ p સાથે લંબ હોય છે તે આ ચોક્કસ સપાટી પર આવેલ હોય છે તેથી જો તે આ સપાટીથી દૂર હોય તો તે નિશ્ચિત રૂપે n સાથે ઓર્ટોગોનલ ન હોઈ શકે તેથી બીજો વિકલ્પ યોગ્ય છે ચાલો આપણે ત્રીજો વિકલ્પ જોઈયે બોલ એન્ડેડ મીલીંગ કટર નું કેન્દ્ર બિંદુ કે જે X પર સંપર્ક બિંદુ ધરાવતો હોય છે તેથી તે બોલ એન્ડેડ મીલીંગ કટર નું કેન્દ્ર આ સપાટી પર પડેલ હોય છે ના તે નહીં પડેલ હોય કારણ કે તે આ નિયમિત રેખા પર પડેલ હશે તેથી કદાચ આ કટર સ્થાન હશે બરાબર બોલ એન્ડેડ મીલીંગ કટર નું કેન્દ્ર બિંદુ કે જેનું X પરનું કટર સંપર્ક બિંદુ સપાટી પર પડેલ હોય છે ના તે નહીં હોય તે n પર પડેલ હશે અને n ઉભી સપાટીથી દૂર હોવાનું જણાવાયું છે ચાલો આપણે ઝડપથી આ રેખા પર એકવાર પાછા જઈએ આ માટે આપણે પ્લેન અને સપાટીના આંતરછેદ વળાંકની તપાસ કરી છે શું તે સપાટીમાં સમાયેલ નહીં હોય તમે જાણો છો કે આ એકદમ ખોટું છે સપાટીનો લંબ p n સાથે ઓર્થોગોનલ નહીં હોય જેને આપણે સાચું શોધી કાઢ્યું છે અને અને X પર કટર સંપર્ક બિંદુ ધરાવતા બોલ એન્ડેડ મિલિંગ કટર નું કેન્દ્ર બિંદુ સપાટી પર પડેલ હશે ચોક્કસ પણે નહીં હોય તે લંબ પર પડેલ હશે જે સપાટીથી દૂર છે અને અન્ય કોઈ નહીં અન્ય વિકલ્પ માંથી કોઈ પણ સ્પષ્ટ રીતે ખોટું છે તેથી આપણી પાસે b વિકલ્પ છે b સાચો વિકલ્પ છે કટર પાથ જનરેશન ની આઈસો પ્લાનર પદ્ધતિમાં બોલ એન્ડ મીલિંગ કટર સાથે 3 અક્ષ મશિનિંગ સેન્ટર માં ફ્રી ફોર્મ સપાટી મશિનિંગના કિસ્સામાં લાગુ થાય છે કટર સંપર્ક બિંદુઓ સમાંતર ઉભી સપાટીઓ અને ફ્રી ફોર્મ સપાટીનું આંતરછેદ હોય છે બરાબર આ આપણે પહેલેથી જ જાણીયે છીએ તે કિસ્સામાં તે પહેલા જ જણાવ્યું છે કે કોઈ ખાસ કટર પાથ માટે CL બિંદુઓ હંમેશા ઉભી સપાટીમાં સમાવિષ્ટ હોય છે જે જરૂરી નથી તેઓ સ્પર્શકો ની ટિપ્સ પર હશે મને માફ કરશો તેઓ તે ચોક્કસ કટર સંપર્ક બિંદુઓના લંબ સદિશ ની ટિપ્સ પર હશે અને કટર સંપર્ક બિંદુઓ એક ઉભી સપાટીમાં પડેલ હોય છે કારણ કે તેઓ ઉભી સપાટીના અને ફ્રી ફોર્મ સપાટીના આંતરછેદ પર મળી આવે છે પરંતુ આ લંબ ઉભી સપાટી સાથે સારી રીતે વિચલિત થઈ શકે છે તેથી આ a સાચું હોય તે જરૂરી નથી એક ખાસ કટર પાથ માટે CC બિંદુ હંમેશાં ઉભી સપાટીમાં સમાયેલ હોય છે અને આ યોગ્ય છે કારણ કે તે ઉભી સપાટી અને ફ્રી ફોર્મ સપાટી ના આંતરછેદ દ્વારા રચાય છે એક ખાસ કટર પાથ માટે CC અને CL બંને બિંદુઓ હંમેશાં ઉભી સપાટીમાં સમાયેલ હોય છે અને તે a ને અનુસરે છે કે આ યોગ્ય ના હોઈ શકે અને અન્ય કંઈ નહીં તેથી સાચો વિકલ્પ b છે આ મને લાગે છે કે આપણે પહેલાથી જ કરી લીધું છે તેથી ચાલો આપણે ઝડપથી આગળ વધીયે ફ્રી ફોર્મ સપાટીમાં કોઈપણ બિંદુએ આવેલ લંબ તે સપાટી પરના તે બિંદુએ આવેલ ઓછામાં ઓછા એક સ્પર્શક સાથે સમાંતર હોય છે અને તે હંમેશાં ઉભી સપાટીમાં સમાવિષ્ટ હોય છે અન્ય કોઈ માં નહીં તેથી પ્રથમ ફ્રી ફોર્મ સપાટી પરના કોઈપણ બિંદુએ આવેલ લંબ તે સપાટીના ઓછામાં ઓછા એક સ્પર્શકની સાથે સમાંતર હોય છે આ ખોટું છે કારણ કે લંબ તે સપાટી પરના કોઈપણ સ્પર્શક સાથે લંબરૂપ હોય છે કોઈપણ બિંદુએ આવેલ લંબ હંમેશા ઉભો હોય છે ના તે ત્રાંસુ પણ હોઈ શકે છે તેને હંમેશાં ઉભી સપાટીમાં સમાવિષ્ટ કરી શકાય છે આ સાચું છે તે બાબત માટેનો કોઈપણ સદિશ ઉભી સપાટીમાં સમાવિષ્ટ હોઈ શકે છે તમે જાણો છો કે તમારે તેને ઉભી સપાટીમાં ફક્ત થોડું ફેરવવું પડે છે અને આખરે તમે તે ચોક્કસ સદિશ ને સમાવી શકશો તેથી સાચો જવાબ c છે તેને હંમેશા ઉભી સપાટીમાં સમાવી શકાય છે ફ્રી ફોર્મ સપાટીની 3 અક્ષીય મશીનીંગ માં ઉપયોગમાં લેવાનાર બોલ એન્ડેડ મીલીંગ કટર માં કટર સ્થાન ડેટા કટર અને ફ્રી ફોર્મ સપાટી વચ્ચેના સંપર્કના બિંદુઓનું સ્થાનને સંદર્ભિત કરે છે ના આ CC બિંદુઓ છે તેથી a સાચો જવાબ નથી b સપાટી પરના નિયંત્રણ બિંદુઓનું સ્થાન કન્ટ્રોલ બિંદુઓને કટર સ્થાન બિંદુઓ સાથે કોઈ લેવા દેવા નથી હોતા કટર ની 2 અડીને આવેલ સ્થિતિ માટેના અને ક્રમિક કટર પાથ વચ્ચેના સ્કેલોપ બિંદુઓનું સ્થાન સ્કેલોપ બિંદુઓને કટર સ્થિતી ડેટા સાથે કોઈ લેવાદેવા નથી હોતા અન્ય કંઈ નહીં તેથી જવાબ છે અન્યમાંથી કંઈ નહીં આઈસો પેરામેટ્રિક મશિનિંગ કટર પાથ જનરેશન ની લોકપ્રિય વ્યૂહરચના છે કારણ કે તે ગણતરીત્મક રીતે બિન ઘનિષ્ઠ છે અન્ય કઈ નહીં કટર પાથ સપાટીની એક બાજુ પર ક્લસ્ટર થતો નથી અને બીજી બાજુ ફેલાય છે તે સપાટીની સમાન રફનેસ પેદા કરે છે તો ચાલો જોઈયે કે તે એકસરખી સપાટીની રફનેસ પેદા કરે છે તે ચોક્કસપણે આઈસોસ્કેલોપ મશીનિંગ નું કાર્યરત પણુ નથી તેથી d વિકલ્પ બહાર થઈ ગયો છે C કટર પાથ સપાટીની એક બાજુ પર ક્લસ્ટર થતા નથી અને બીજી બાજુ ફેલાય છે આ ખરેખર તમે જાણો છો કે આઈસો પેરામેટ્રિક મશીનિંગ માટે વિરોધી વાત સાચી છે કટર પાથ એક બાજુ ક્લસ્ટર થાય છે અથવા ક્લસ્ટર થઈ શકે છે અને તે બીજી બાજુ ફેલાઈ શકે છે તેથી c યોગ્ય નથી તેથી જે બાકી રહે છે તે d અને a છે ચાલો આપણે હવે a વિકલ્પ ને જોઈયે તે ગણતરીત્મક રીતે બિન ઘનિષ્ઠ છે આ સાચું છે આઈસો પેરામેટ્રિક મશિનિંગ ના કિસ્સામાં કટર પાથ શોધવાનું અત્યંત સરળ છે તેથી સાચો જવાબ વિકલ્પ a છે એક બિંદુએ બેઝીઅર સપાટીનું નોર્મલ છે તે બિંદુએ સપાટી પરના તમામ સ્પર્શકો માટેનો નોર્મલ આ યોગ્ય વિકલ્પ છે તે બિંદુએ ફક્ત u અને v દિશાના સ્પર્શકો ના નોર્મલ આ વિકલ્પ ખોટું છે તે બિંદુએ સપાટી પરના કોઈપણ સ્પર્શક માટે નોર્મલ ન હોવા આ વિકલ્પ ખોટો છે અન્યમાંથી કોઈ નહીં તેથી પહેલો વિકલ્પ સાચો છે તે બિંદુએ સપાટી પરના તમામ સ્પર્શકો સાથેનો લંબ અહીં મારે એ ઉલ્લેખ કરવો જોઈયે કે હું મુખ્યત્વે ફ્રી ફોર્મ સપાટી પરના પ્રશ્નોને કાલ્પનિક પ્રશ્નો અને કદાચ સરળ ગણતરીઓના આધારે રહેલા પ્રશ્નો સુધી મર્યાદિત કરીશ પરંતુ સામાન્ય રીતે આંકડાકીય સમસ્યાઓ નહીં કદાચ આ પ્રકારના પ્રશ્નો અને કહો કે આ પ્રકરના ડેરિવેશન એટલે કે નાના ડેરિવેશન કે જેને આપણે Δt બરાબર વર્ગમૂળ વગેરે તરીકે ફોરવર્ડ સ્ટેપ શોધવા માટે કર્યું હતું તેના આધારે કદાચ હું ફોરવર્ડ સ્ટેપ શોધવા માટે MCQ સ્વરૂપમાં નાના ડેરિવેશન આપી શકું છું સીએનસી માં ફ્રી ફોર્મ સપાટીઓના આઈસોસ્કેલોપ મશિનિંગ માં 3 અક્ષીય યંત્રમાં બોલ એંડિંગ મિલિંગ કટર સાથે સપાટીની એકસમાન રફનેસ પ્રાપ્ત થાય છે લે રેખાઓ પર સપાટીની એકસરખી રફનેસ એટલે કે કાપ ની રેખાઓ સાથે લંબ હોય છે તેથી સપાટીની એકસમાન રફનેસ રચિત થાય છે આશરે વર્તુળીય આર્ક સાથેના ફોરવર્ડ સ્ટેપ એક સમાન પેરામેટ્રિક ઈન્ક્રીમેન્ટ સાથેનાં forward સ્ટેપ એક સમાન ફોરવર્ડ સ્ટેપ એક સમાન સાઈડ સ્ટેપ અન્ય કંઈ નહીં આ કિસ્સામાં આશરે વર્તુળીય આર્ક સાથેના ફોરવર્ડ સ્ટેપ આ વિકલ્પ સંબંધિત નથી ફોરવર્ડ સ્ટેપ અને સાઈડ સ્ટેપ એકબીજા સાથે જોડાયેલા નથી તેથી a સાચો વિકલ્પ નથી એ જ તર્ક સાથે b વિકલ્પ પણ યોગ્ય નથી અને એ જ તર્ક સાથે c વિકલ્પ પણ યોગ્ય નથી d વિકલ્પ કહે છે કે સમાન સાઈડ સ્ટેપ શું એનો અર્થ એ છે કે મારો મતલબ એ છે કે તે સૂચવે છે કે d વિકલ્પ કહે છે કે જો તમે સમાન સાઈડ સ્ટેપ આપશો તો તમને સપાટીની સમાન રફનેસ મળશે આ ખોટું છે એકસમાન સ્કેલોપ ઉંચાઈ આપવા માટે કેવી રીતે સાઈડ સ્ટેપ ને શોધવા એ સમજવા માટે આપણે ઘણી ગણતરીઓમાંથી પસાર થયા છીએ અને ઘણી ગણતરીઓ કરી છે તેથી સમાન સાઈડ સ્ટેપ આપણને અનિવાર્યપણે સપાટીની સમાન રફનેસ નહીં આપે અહીં અન્ય કઈ નહીં વિકલ્પ જ સાચો હોવો જોઈયે ff એટલે કે ફ્રી ફોર્મ ના આઈસોપેરામેટ્રિક મશિનિંગ ના કિસ્સામાં બોલ એન્ડ મીલીંગ કટર ના 3 અક્ષીય મશીનીંગ સેન્ટર દ્વારા સપાટી P u w પર થાય છે તેથી આ આઈસોપેરામેટ્રિક મશીનિંગ છે કટર પાથ રેખા uw પર આવેલ છે અન્યમાંથી કોઈ નહીં આઈસો કર્વેચર રેખાઓ અને આઈસો હાઈટ્સ ની રેખાઓ આમાંથી કઈ પણ સાચું નથી તેથી અન્યમાંથી કોઈ નહિ કારણ કે આઈસોપેરામેટ્રિક મશિનિંગ ના કિસ્સામાં કટર પાથ આઈસોપેરામેટ્રિક રેખા સાથે સુસંગત હોય છે અને આઈસો કર્વેચર અને આઈસો હાઈટ્સ સાથે સુસંગત નથી હોતી આઈસોપેરામેટ્રિક રેખાનો અર્થ એ કે એવી રેખા કે જેના પર પેરામેટ્રિક મૂલ્યો અચળ રહેતા હોય છે આપણે અગાઉના વ્યાખ્યાનમાં આ અંગે ચર્ચા કરી હતી એક ફ્લેટ એન્ડેડ મીલિંગ કટર 3 અક્ષીય મશીનિંગ પર ફ્રી ફોર્મ સપાટીઓ મશીન કરી શકતું નથી કારણ કે તે તાણ એકાગ્રતા થી પીડાય છે તેના બદલે કદાચ જે સૂચવવામાં આવ્યું છે તે એ છે કે ફ્લેટ એન્ડેડ મીલિંગ કટર ના છેડા પર તેની ધાર તીક્ષ્ણ હોય છે અને તેની તીવ્ર ધાર હોવાને કારણે ત્યાં તાણ એકાગ્રતા હોઈ શકે છે વિકલ્પ b તે અંતર્ગોળ વળાંક ને મશીન કરી શકતું નથી તેનો અર્થ એ કે જો તમારી પાસે દાગીના પર અંતર્ગોળ વળાંક હોય તો ફ્લેટ એન્ડેડ મીલિંગ કટર તેને નિયંત્રિત કરી શકતું નથી વિકલ્પ c તે બહિર્ગોળ વળાંક ને મશીન કરી શકતું નથી અન્યમાંથી કંઈ નહીં અહીં સાચો જવાબ છે તે અંતર્ગોળ વળાંક ને મશીન કરી શકતું નથી તેની તીવ્ર ધાર હોવાને કારણે ફ્લેટ એન્ડેડ મીલિંગ કટર કોઈ ચોક્કસ અંતરથી આગળ વધી શકતું નથી ચાલો મને ઝડપી તેની આકૃતિ દોરવા દો જેથી હું તમારી સાથે તે વિચારને શેર કરી શકું જો તમારી પાસે અંતર્ગોળ વળાંકવાળી સપાટી હોય તો બરાબર અને જો તમારી પાસે આ પ્રકારના દાંતા વાળો ખાસ પ્રકારના છેડાવાળો મિલિંગ કટર હોય તો તે આ વિશિષ્ટ સ્થાનથી આગળ વધી શકશે નહીં અને આ સામગ્રી ને કાપ્યા વગર જ પાછળ છોડશે આ સામગ્રી આ કટર દ્વારા કાઢવામાં આવતી નથી કારણ કે તે એક 3 અક્ષીય મશીન છે તે ફક્ત આ રીતે જ આગળ વધી શકે છે તે તે રીતે આગળ વધી શકે છે અને તે કાગળની અંદર અને બહાર જઈ શકે છે તેથી તેની પાસે આ સામગ્રી ને દૂર કરવા માટે મશિનિંગ કરવાનો કોઈ રસ્તો નથી હોતો પરંતુ શું જો તેને બહિર્ગોળ વળાંક હોય તો શું તેમાં કોઈ સમસ્યા હોય છે નહીં કારણ કે તે આ બાજુથી કાપી શકે છે તે અહીં મશીન કરી શકે છે તે આ સપાટીમાં નીચે આવી શકે છે અને તે તમામ સ્થળોએ મશીન કરી શકે છે બહિર્ગોળ ભાગમાં આવી કોઈપણ જગ્યાએ પ્રવેશવામાં તેને કોઈ સમસ્યા નથી હોતી અંતર્ગોળ ભાગમાં તે અહીં અટવાઈ જાય છે અને તે આગળ વધી શકતો નથી તેથી તે અંતર્ગોળ વળાંકને મશીન કરી શકતું નથી ચાલો આપણે આ તરફ પાછા આવીયે આ અંતર્ગોળ વળાંક ને મશીન કરી શકે નહીં વિકલ્પ b સાચો છે વિકલ્પ a વિશે શું તે તાણ એકાગ્રતા થી પીડાય છે આનો જવાબ એ છે કે જો તે તાણ એકાગ્રતા થી પીડાય તો પછી તે અન્ય કિસ્સાઓમાં પણ લાગુ પડ્યું ન હોત તેથી આ તે કારણ ન હોઈ શકે કે જેના માટે તે ફ્રી ફોર્મ સપાટીને મશીન કરી શકતું નથી જો તે કહેવામાં આવ્યું હોત કે તે ગમે ત્યાં મશીન નથી કરી શકતું બરાબર તો તે કોઈપણ મશીનિંગ એપ્લિકેશન માં લાગુ નથી પડતું કારણ કે તે તાણ એકાગ્રતા થી પીડાય છે તો આપણે તેના પર વિચાર કરી શક્ય હોત પરંતુ તે કિસ્સામાં સમસ્યા એ છે કે તે પ્રકારનું ફ્લેટ એન્ડેડ મિલિંગ કટર અસ્તિત્વમાં ન હોત બરાબર જો તેનો ઉપયોગ સાર્વત્રિક રૂપે થઈ ન શકે તો તે પહેલા સ્થાને અસ્તિત્વમાં ન હોત તેથી સાચો જવાબ વિકલ્પ b છે ત્રણ અક્ષીય સીએનસી મશીનો બધી ફ્રી ફોર્મ સપાટીઓ ને કાપી શકતા નથી કારણ કે વાસ્તવિક દુનિયા 4 પરિમાણીય છે વાસ્તવિક દુનિયામાં કઈ 4 પરિમાણીય નથી હોતું અને આપણે વાસ્તવિક વિશ્વને હવે ત્રિ પરિમાણીય માનીશું બરાબર તેથી પહેલો વિકલ્પ સાચો નથી વિકલ્પ b ફ્રી ફોર્મ સપાટીઓમાં ફરીથી પ્રવેશની બાજુઓ હોઈ શકે છે વિકલ્પ c 5 અક્ષીય મશીન ઉત્પાદકો અમુક પ્રકારની ફ્રી ફોર્મ સપાટીઓને મશિન કરવા માટેની પેટન્ટ ધરાવે છે અને ત્રણ અક્ષીય મશીનો એકસમાન સાઈડસ્ટેપ અને એકસમાન સપાટી રફનેસ પેદા કરી શકતા નથી કારણ કે 5 અક્ષીય મશીન તે કરે છે અને અન્ય કંઈ નહીં અહીં 3 અક્ષીય મશીનો એકસમાન સપાટીની રફનેસ કે એકસમાન સાઈડ સ્ટેપ વગેરેને પેદા કરી શકતા નથી પરંતુ તેમ છતાં તેઓ ફ્રી ફોર્મ સપાટીને કાપી શકે છે તેથી આપણે એમ નથી કહી શકતા કે તે ફ્રી ફોર્મ સપાટીને કાપી નથી શકતું કારણ કે તે બહુ જ શરૂઆતમાં સપાટીની એકસમાન રફનેસ પેદા કરી શકતું નથી તેમનું તર્ક ખોટું છે તેથી આ લાગુ નથી પડતું બરાબર તેથી 3 અક્ષીય મશીનો ચોક્કસપણે સપાટી કાપી શકે છે પરંતુ તે સાચું નથી કે આપણે એમ કહી શકતા નથી કે તે સપાટીને કાપી નથી શકતું કારણ કે તે સપાટીની એકસમાન રફનેસ ઉત્પન્ન નથી કરી કરતું તેથી આ વિચાર ખોટો છે તેથી આપણે વિકલ્પ d ને સ્વીકારી રહ્યા નથી 5 અક્ષીય મશીન ઉત્પાદકો કોઈક પ્રકારનું મશીનીંગ કરવા માટેની પેટન્ટ ધરાવે છે પ્રમાણિકપણે કહું તો મને આવા કોઈ પેટન્ટ્સ વિશે ખબર નથી અને હું આ વિધાનને સ્વીકારવા તૈયાર નથી તેથી વિકલ્પ c ને પણ આપણા દ્વારા ખોટું માનવામાં આવે છે ફ્રી ફોર્મ સપાટીઓમાં ફરીથી પ્રવેશની બાજુ હોઈ શકે છે ચાલો આપણે જેની વાત કરી રહ્યા છીએ તેને ઝડપથી જોઈયે જો ત્યાં આ પ્રકારનો દાગીનો હોય તો જો ત્યાં આ પ્રકારની બોડી હોય તો આપણે કહીએ છીએ કે આ રી એન્ટ્રાન્ટ બાજુ છે તે કોઈ ટૂલ દ્વારા પ્રવેશ કરી શકાતી નથી કે જે ઉપરથી આવે છે અને તે ફક્ત નીચે તરફ જઈ શકે છે અને આ બાજુ પણ જઈ શકે છે આ અંદર ન જઈ શકે પરંતુ જો તમારી પાસે કોઈ ટૂલ હોય કે જેને તમે જાણો છો કે તેને ફેરવી શકાય છે તો તેની અક્ષો ફરી શકે છે અને તે આ ગોઠવણી ને લઈ શકે છે તો પછી તમે આની જેમ બરાબર અંદર પ્રવેશ કરી શકો છો 3 અક્ષીય મશીનો આ કરી શકતા નથી અને તેથી 3 અક્ષીય મશીનો આ પ્રકારની તમામ સપાટીઓનું મશીન કરી શકતા નથી કારણ કે સપાટીઓને આ પ્રકારની ગોઠવણી હોઈ શકે છે જેને રી એન્ટ્રાન્ટ બાજુ કહેવામાં આવે છે તેથી જવાબ b સાચો છે ફ્રી ફોર્મ સપાટીના 3 અક્ષીય મશીનીંગ માં ઉપયોગ કરવામાં આવતા બોલ એન્ડેડ મીલીંગ કટર માં કટર પાથ જનરેશન ની આઈસો પ્લાનર વ્યૂહરચના સંદર્ભિત કરે છે કે સપાટીના સમાંતર ઉભી સપાટી સાથેના આંતરછેદ દ્વારા કટર પાથ ઉત્પન્ન થાય છે તેથી આપણે આઈસો પ્લાનર વ્યૂહરચના અને સમાંતર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતાં કટર પાથ વિશે વાત કરી રહ્યા છીએ જે સાચું લાગે છે વિકલ્પ a ચાલો આપણે સપાટીની આઈસોપેરામેટ્રિક રેખાઓ સાથેના કટર પાથ ઉત્પન્ન થાય છે તેને જોઈયે જે ખોટું છે દરેક બિંદુએ સપાટીના મહત્તમ અંતર્ગોળ વળાંક સાથે કટર પાથ નું નિર્માણ થાય છે ના અન્યમાંથી કંઈ નહીં તેથી વિકલ્પ a સાચો નથી ફ્રી ફોર્મ સપાટીના 3 અક્ષીય સીએનસી મશીન માં ઉપયોગ કરવામાં આવતા બોલ એન્ડેડ મીલીંગ કટર માં આઈસોસ્કેલોપ વ્યૂહરચના આઈસોપેરામેટ્રિક વ્યવ્હારચના કરતા વધુ ચડિયાતી ગણવામાં આવે છે કારણ કે આઈસોસ્કેલોપ વ્યૂહરચના ગણતરીત્મક રીતે બંને કરતા ઓછી ઘનિષ્ઠ હોય છે આ સાચું નથી હકીકતમાં આઈસોસ્કેલોપ વ્યૂહરચના ગણતરીત્મક રીતે વધુ ઘનિષ્ઠ હોય છે જો કે આઈસોસ્કેલોપ વ્યૂહરચનામાં સાઈડ સ્ટેપ ગણતરીત્મક રીતે ઓછા ઘનિષ્ઠ અથવા વધુ ઘનિષ્ઠ હોય છે એટલે કે વધુ ઘનિષ્ઠ કિસ્સામાં તમારે ગણતરી માટે વધુ પ્રયત્નો કરવા પડશે ઓછા ઘનિષ્ઠ નો અર્થ એ છે કે તમારે ગણતરી માટે ઓછા પ્રયત્નો કરવા પડશે તેથી આઈસોસ્કેલોપ વ્યૂહરચનામાં સાઈડ સ્ટેપ એક સમાન હોય છે જ્યારે તે આઈસોપરામેટ્રિક માટે નથી હોતા ધ્યાનમાં રાખજો કે આઈસોસ્કેલોપ માં આઈસો સાઈડસ્ટેપ સમાન નથી હોતા તેમાં સેકેલોપ ની ઉંચાઈ સમાન હોય છે પરંતુ સાઈડ સ્ટેપ સમાન નથી હોતા તેથી વિકલ્પ b પણ ખોટો છે કટર ની દિશામાં સપાટીના ઓર્થોગોનલ વળાંકની ત્રિજ્યા તેથી કટર ની દિશામાં સપાટીના ઓર્થોગોનલ વળાંકની ત્રિજ્યા આઈસોસ્કેલોપ માટેના બધા સંપર્ક બિંદુઓ પર એકસમાન હોય છે આ સાચું નથી અને આ સાચું ન હોઈ શકે કારણ કે તે સપાટી પર નિર્ભર હોય છે અને તે આઈસોસ્કેલોપ વ્યૂહરચના પર આધાર રાખી શકતું નથી કટર ની દિશામાં સપાટીના ઓર્થોગોનલના વળાંકની ત્રિજ્યા સપાટી પર આધારીત હોય છે અને તે પદ્ધતિ પર આધારિત હોતી નથી તેથી અન્યમાંથી કંઈ નહીં તે આ કિસ્સામાં યોગ્ય છે તેથી આ સાથે મને જોવા દો કે આપણી પાસે આ સાથે કેટલા અન્ય પ્રશ્નો છે બરાબર જે અંત છે તેથી આ સાથે આપણે વ્યાખ્યાન શ્રેણીના અંત તરફ આવીએ છીએ અને આ સાથે હું મારા વ્યાખ્યાનની ફરી એક વાર સમીક્ષા કરીશ અને જો મને યોગ્ય લાગશે તો હું એક અથવા બે વ્યાખ્યાનો અથવા નોંધોને જો તમારી સાથે વહેંચી શકાય તો હું કરીશ તેનો અર્થ એ કે જો એક કે વધુ વ્યાખ્યાન અથવા કેટલીક વધારાની નોંધોને જો તમારી સાથે વહેંચી શકાય તો હું કરીશ અને જો કેટલાક શુદ્ધિપત્ર ની જરૂર જણાય તો એટલે કે જો ત્યાં કેટલીક ભૂલો અથવા ભુલચુક અથવા ટાઈપોગ્રાફિક ભૂલો હોય અથવા વકતવ્યમાં કેટલીક ભૂલો હોય તો હું તે શુદ્ધિપત્ર માં તેની નોંધ ઉમેરીશ જે તે બધી ભૂલોને બધા દર્શકોને સમજાવશે તેથી આપણી સાથે હોવા બદલ તમારો ખુબ ખુબ આભાર અને મને ખાતરી છે કે આ તમારા અને અમારા બંને માટે ખૂબ જ સારો અનુભવ હશે આપસૌનો ખુબ ખુબ આભાર